આગળનો લેકચર આઇઆઈઓટી વ્યવસાયિક મોડેલ્સ ના બીજા ભાગ વિષે નો છે પહેલા ભાગ માં આઇઓટી ના મૂળભૂત વ્યવસાયિક પાસાઓ આપણે અગાઉં ના લેકચરમાં જોઈ ગયા હતા વ્યવસાયિક મોડેલો વિવિધ પ્રકારના વ્યવસાયિક મોડેલ ફક્ત આઇઓટી માં જ નહીં પરંતુ સાહિત્ય માં પણ વિવિધ પ્રકાર ના વ્યવસાયિક મોડેલો આવેલા છે અને તે પછી આપણે આઇઓટી માટેના કેટલાક વિશિષ્ટ પ્રકાર ના વ્યવસાયિક મોડેલના પાસાઓ તેની સુવિધાઓ ફાયદાઓ આઇઓટી અપનાવા માટે વિવિધ પ્રકાર ના પડકારો અને બીજું ઘણું બધુ જોઈ ગયા અને આ લેકચરમાં આપણે ઔધોગિક આઇઓટી વ્યવસાયિક પાસાઓ આઇઆઈઓટી માટેના વ્યવસાયિક મોડેલ પર ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરીશું ઔધોગિક આઇઓટી માં આઇઆઈઓટી ના સંદર્ભમાં કોઈ પણ વ્યવસાયમાં અનિશ્ચિતતા છે તેથી વિવિધ પ્રકારની અનિશ્ચિતતાઓ પરંતુ કોઈ પણ અનિશ્ચિતતા કે જેની સાથે કેટલાક જોખમો સંકળાયેલા છે જે આપણે જાણીએ છીએ અને આ અનિશ્ચિતતા અને જોખમો કા તો સકારાત્મક હોય શકે તેની ધંધા પર થોડી હકારાત્મક અસર પડી શકે અથવા તે નકારાત્મક હોય શકે તેથી એંટર્પ્રીનિયોરશીપ થીયરી મૂળભૂત રીતે સકારાત્મક પાસાઓ ને સમાવી લે છે સકારાત્મક પાસાઓ દાખલા તરીકે સંપત્તિ સંચાલિત તકો અનેસંપત્તિમાં થી બનાવેલી તકો નવીનતમ સેવાઓ કે જે ઉત્પાદનમાં સહાય કરે છે સેવા આધારિત તકો કે જે વપરાશકર્તા આની માહિતી માળખાકીય માલિકીની સેવાઓને લક્ષ્યાંકિત કરે છે આ બધા સકારાત્મક પાસાઓ છે પરંતુ કેટલાક સંકળાયેલ નકારાત્મક પાસાઓ કે જે મૂળ રૂપે વ્યવહાર ની ખર્ચ થીયરી વસ્તુઓ જેવી કે બિન માલિકીના કરાર કામગીરીના કરાર કામગીરી નો અર્થ જેવો કે કોઈપણ મશીનરી ઉદ્યોગમાં કોઈપણ સાધન તે સમય સાથે પરફોર્મન્સનું અધોગતિ કરે છે જે મૂળભૂત રીતે ફરીથી ઓપ્ટિમાઇઝ થઈ શકે છે સમય સાથે પરફોર્મન્સને પણ ઓપ્ટિમાઇઝ કરી શકાય છેઆ વસ્તુઓ જે વ્યવહાર ખર્ચ થિયરીની કબજા હેઠળ કરવામાં આવી છે જ્યારે આપણે આઈઆઈઓટીના વ્યવસાય પાસાઓની વાત કરીએ ત્યારે આપણે આ બાબતોને ધ્યાનમાં લઇશું આ સર્વિસ નવીનતાઓ જે ઉત્પાદનમાં સહાય કરી શકે છેસેવા સંચાલિત તકો જે વપરાશકર્તાઓ અથવા માહિતી માળખાગત માલિકીને લક્ષ્યાંકિત કરે છે આ અનિશ્ચિતતા અથવા સર્જાયેલા જોખમો પાછળના આ હકારાત્મક પાસાઓ છે અને તે મૂળભૂત રીતે કોઈ વસ્તુ નો ભાગ છે જેને એન્ટરપ્રાઇઝ થીયરી તરીકે ઓળખાય છે તેથી મેં તમને કહ્યું હતું કે જ્યાં સકારાત્મક પાસાઓ છે ત્યાં કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે તેથી નકારાત્મક પાસાઓ જેમકે બિન માલિકીના કરાર અને કામગીરીના કરાર છે કામગીરી કરાર નો અર્થ એ જેમકે વ્યવસાય વિવિધ સંપત્તિઓ પ્રદાન કરે છે સંપત્તિઓ પ્રદર્શન કરવા જઈ રહી છે દાખલા તરીકે સંપત્તિઓ નો અર્થ મશીનરી જેવો થાય છે તેમની પાસે અલગ અલગ સમયે તેમની પોતાની વિવિધ પ્રકારની કામગીરી હશે તેઓ અલગ અલગ કામગીરી બગાડશે સેવા પ્રસ્તાવકો તેમજ મૂળભૂત રીતે સેવા પ્રદાતાઓ અને સેવા ગ્રાહકો વચ્ચેના કરાર તેમજ મૂળભૂત રીતે કંપની તેમજ વપરાશકર્તાઓ કે જેઓ વપરાશ કરી રહ્યા છે તેથી આ બધા વિવિધ નકારાત્મક પાસાઓ કે જેમને પણ ધ્યાનમાં લેવા પડશે અને આ ટ્રાન્ઝેક્શન કોસ્ટ થિયરી હેઠળ આવે છે તેથી આપણી પાસે એન્ટરપ્રાઇઝ સિદ્ધાંત અને વ્યવહાર ખર્ચ સિદ્ધાંત છે આઇઆઈઑટી વ્યવસાયિક મોડેલના વિવિધ ઘટકો છે જેવાકે મૂલ્ય દરખાસ્તમૂલ્ય કેપ્ચરિંગ મિકેનિઝમ મૂલ્ય નેટવર્ક મૂલ્ય સંચાર મૂલ્ય નો અર્થ અંતિમ વપરાશકર્તાઓ ની કિંમત તેથી અંતિમ વપરાશકર્તા માટે મુલ્ય ની દરખાસ્તમુલ્ય કેવી રીતે કબજે કરવામાં આવે છે તેની પાછળની કાર્યપદ્ધતિ શું છે મૂલ્ય નેટવર્ક શું છે માહિતી શું છે વિવિધ અંતિમ વપરાશ કરતાં સમુદાય અથવા વિવિધ ગ્રાહક સમુદાય વચ્ચે મૂલ્ય કેવી રીતે વહે છે અને મૂલ્ય સંચાર કેવું છે નેટવર્ક ની અંદર મૂલ્ય કેવી રીતે પસાર થાય છે અને વિવિધ સેગ્મેંટ્સ વિવિધ સમુદાયની વચ્ચે મૂલ્ય કેવી રીતે સંદેશા વ્યવહારનું કાર્ય કરે છે આઈઆઈઑટી વ્યવસાયિક મોડલ ના વિવિધ પ્રકાર છે અને તેઓ ક્લાઉડ આધારિત વ્યવસાયિક મોડેલ સેવાલક્ષી વ્યવસાયિક મોડલ અથવા પ્રક્રિયા લક્ષી વ્યવસાયિક મોડેલ હોઈ શકે તેથી હવે હું દરેક વિશે થોડી ઘણી વિસ્તારથી વાત કરીશ તેથી ક્લાઉડ આધારિત વ્યવસાય મોડેલ નું નામ જ સૂચવે છે કે આ પ્રકારનું વ્યવસાયિક મોડેલ મૂળભૂત રીતે ક્લાઉડ સેવા ઉપર આધારિત છે ક્લાઉડ આધારીત સેવા નો અર્થ આપણે પ્રક્રિયાઓ ક્લાઉડ આધારિત પ્રક્રિયાઓ ની ક્ષમતાઓ ડેટા સંગ્રહ કરવાની ક્ષમતાઓ ડેટાનો સંગ્રહ તથા ઓપરેટિંગ સિસ્ટમની વર્ચ્યુઅલાઈઝેશન વિશે વાત કરીએ છીએ તેથી આ બધા ક્લાઉડ આધારે વ્યવસાયિક મોડલની વિવિધ સુવિધાઓ તેમજ વિવિધ પાસાઓ જેવા છે તેથી આપણી પાસે આ પ્રકારની વસ્તુઓ જેવી કે ઇન્ફ્રાસ્ટ્રકચર સેવા મોડલ આ પ્રકારના મોડલમાં હાર્ડવેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવા તરીકે પ્રદાન કરવામાં આવે છે તેથી આપણી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી એક સેવા છે આપણી પાસે પ્લેટફોર્મ સેવા તરીકે છે જે મૂળભૂત રીતે કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ છે ડેવલોપમેન્ટ પ્લેટ ફોર્મ છે કે જે ગ્રાહકને વધુ અલગ અલગ એપ્લિકેશન બનાવવા અલગ અલગ એપ્લિકેશન નું એકીકરણ સામાન્ય પ્લેટફોર્મ પર કરવા કે જે અલગ અલગ પ્લેટફોર્મ માં બનેલી છે આ પ્લેટફોર્મ સેવા મોડલ છે અને આ છેલ્લું સોફ્ટવેર એ સર્વિસ સેવા મોડલ કે જ્યાં આપણે વિવિધ ગ્રાહકોને સક્ષમ ક્ષમતાવાળું અને કસ્ટમાઈઝ એપ્લિકેશન ની સેવાઓ આપવા વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર સેવા મોડલ પ્લેટફોર્મ સેવા મોડલ અથવા સોફ્ટવેર સેવા મોડલછે આ ક્લાઉડ આધારિત સેવા મોડલના ત્રણ વિવિધ પ્રકારના પ્રાથમિક સેવા મોડલ છે પરંતુ આ ત્રણ સાથે આપણે શરૂઆત કરીએ પછી આપણી પાસે બીજા ઘણા વિવિધ પ્રકારના ક્લાઉડ આધારીત સેવા મોડલ આવેલા છે તેથી પછી આપણી પાસે વિવિધ પાસાઓ ના ક્લાઉડ આધારીત સેવા મોડેલ છે ઉદાહરણ તરીકે ભાગીદાર નેટવર્ક આ ઘણું મહત્વનું છે ભાગીદાર નેટવર્ક ને એ રીતે ધ્યાનમાં લેવું જોઈએ કે આ મોડલ સ્કેલેબલ છે તે જોખમ ઘટાડે છે વિવિધ સંશોધનોઅને વિવિધ હોદ્દેદારોમાં સરખી રીતે વહેચાયેલું છે આ હોદ્દેદારો વિવિધ ભાગીદારનો ભાગ છે તેથી વિવિધ સંસાધનો વિવિધ ભાગીદારો માં વહેંચાયેલો હોવો જોઈએ મૂલ્યનું રૂપરેખાંકન ખૂબ જ મહત્વનું છે મૂલ્યનું રૂપરેખાંકન ક્લાઉડ સેવાના વિકાસ અને વિવિધ એપ્લિકેશનને સુસંગત હોવો જોઈએ અને આ પ્રકારની ઓફર પાછળ નું મૂલ્ય ખૂબ જ મહત્વનું છે અને આ ભાગીદાર નેટવર્ક ની સ્થાપના પણ ખૂબ જ મહત્વની છે તેથી હવે પછીની મુખ્ય ક્ષમતાઓ છે તેથી જો હવે આપણે ક્લાઉડ આધારીત સેવા મોડલની વાત કરીએ તો તે ખૂબ જ અભિન્ન છે તે આઇટી સંસાધન જેની મુખ્ય આઇટી ક્ષમતાઑ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સંસાધનો સૉફ્ટવેર કે હાર્ડવેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જે વપરાય છે તકનીકી જાણતો હોય તે પણ ખૂબ મહત્વનું છે એકંદરે તકનિકી જાણકારી વિશે વિચાર કરવો પડશે અને તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ ત્રણ પ્રાથમિક આઇટી સંસાધનો સૉફ્ટવેરહાર્ડવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે વપરાય છે અને તકનિકી જાણકારી કે જેમાં મુખ્ય ક્ષમતાઓ હેઠળ વિચારણા કરવામાં આવશે અને સંબંધો સંબંધો ઉદાહરણ તરીકે વિવિધ હોદ્દેદારો વચ્ચે નો સબંધ ગ્રાહકો સાથેના સમુદાય નેટવર્ક વચ્ચેનો સંબંધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓ વચ્ચેનો અને તેથી વધુ અને વિવિધ મ્ંચો જેની વસ્તુઓ કે જેને ધ્યાનમાં લેવામાં આવે છે જેમ કે વેબસાઈટ જુદી જુદી વિતરણજુદા જુદા મંચ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને ક્લાઉડ આધારિત મોડલ જેવા મોટાભાગની સેવાઓ વેબસાઈટ દ્વારા આપવામાં આવે છે તેથી સામાન્ય રીતે આ અંતિમ વપરાશકર્તાઓ અમુક પ્રકારના કમ્પ્યુટ પ્લેટફોર્મ ના સંદર્ભમાં સેવા તરીકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેળવી શકે છે રેમના ચોક્કસ એકમો સીપીયુ ના ચોક્કસ એકમ સંગ્રહ માટેના ચોક્કસ એકમો કોઈ ચોક્કસ વેબસાઇટ નો ઉપયોગ કરીને સબ્સ્ક્રીપ્શન દ્વારા આપવામાં આવે છે તેથી આ ક્લાઉડ આધારિત વ્યવસાય મોડલ નું મહત્વપૂર્ણ લક્ષણ છે પ્રોસેસિંગ પાવર ડેટા સ્ટોરેજ ઓપરેટિંગ સિસ્ટમ નું વર્ચ્યુઅલાઈઝેશન ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પ્લેટફોર્મ્સ એપ્લીકેશનનું એકીકરણ એપ્લીકેશન્સ ખાસ કરીને એપ્લીકેશન તેથી એપ્લીકેશન્સ અને તેમના એકીકરણના સંદર્ભમાં મૂલ્ય દરખાસ્ત તેથી આ વિવિધ મૂલ્ય દરખાસ્તો છે તેથી આપણે આવશ્યકપણે ફરીથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવા પ્લેટફોર્મ સેવા અને સોફ્ટવેર સેવા પર પાછા ફરીએ છીએ તેથી વિવિધ એપ્લિકેશન અને તેમની એકીકરણ સોફ્ટવેર સેવા ના સંદર્ભમાં આ ક્લાઉડ આધારિત વ્યવસાયનો ની વિવિધ મૂલ્ય દરખાસ્તો છે તેથી વિતરણ ચેનલો આપણે ક્લાઉડ આધારિત વ્યવસાય મોડલ માં અને માંગ પર વાત કરી રહ્યા છીએ તેથી જ્યારે ગણતરીના સંસાધનો જેવા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર વગેરે ની આવશ્યક માંગ હોય ત્યારે આ ગ્રાહકો માટે ઓફર કરાય છે અને અંતે આપણે જોઈએ કે ક્લાઉડ આધારિત વ્યવસાય મોડલ માં કયા ગ્રાહકો લક્ષ્ય બનશે તેથી ક્લાઉડ આધારિત વ્યવસાયિક મોડલ ખૂબ જ લોકપ્રિય છે તેઓ વિવિધ પ્રકારના ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાય છે તેથી એક પ્રકાર મૂળભૂત રીતે શૈક્ષણિક સંસ્થાઓ છે હાલમાં વિશ્વવ્યાપી શૈક્ષણિક સંસ્થાઓ ક્લાઉડ આધારિત વ્યવસાયિક મોડલ નો ખૂબ વ્યાપકપણે ઉપયોગ કરે છે સ્ટાર્ટઅપકંપનીઓ ક્લાઉડ આધારિત વ્યવસાયિક મોડેલો પર પાછા ફરી રહ્યા છે કારણ કે તે સસ્તુ છે તેથી શરૂઆતમાં સામાન્ય રીતે તેની ખૂબ ઓછી આવક હોય છે તેઓ પાસે શરૂ કરવા માટે ઓછી મૂડી હોય છે અને ઘણીવાર વિવિધ પ્રકારના સર્વર ના સ્વરૂપમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાપ્ત કરવા વિવિધ પ્રકારના કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વગેરે લેવા કે જે ખૂબ જ ખર્ચાળ છે તેના બદલે ઓનલાઇન સેવા સ્વીકારી ઘણી અનુકૂળ હોય છે તેથી ક્લાઉડ આધારિત વ્યવસાયિક મોડલનો ઉપયોગ કરી સ્ટાર્ટઅપ શરૂ કરવા જોઈએ સ્વતંત્ર સોફ્ટવેર વિક્રેતાઓ નાના અને મધ્યમ કદના ઉધોગો તેઓ આ પ્રકારના સેવા મોડલ નો ઉપયોગ કરીને વિવિધ ગ્રાહકો ને લક્ષ્ય બનાવેછે ખર્ચનું માળખું માફ કરશો ખર્ચ ની રચના ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે॰ખર્ચ ઘટાડો સ્થાપના માટે પ્રારંભિક ખર્ચ સેવા ખર્ચ આ ખૂબ મહત્વપૂર્ણ વિચારણા છે તેવી જ રીતે મહેસૂલ મોડલ દાખલા તરીકે પે પર ઉપયોગ કરેલ કે જે ઉપયોગમાં લેવાય છે તે લાક્ષણિક મોડલ છે જેનો ઉપયોગ આ પ્રકારના મોડલ તરીકે ક્લાઉડ આધારિત વ્યવસાય મોડલ માં વપરાય છે અને સબ્સ્ક્રીપ્શન ફીજાહેરાતો વગેરેમાં પણ આ ક્લાઉડ આધારિત વ્યવસાયિક મોડેલમાં વિવિધ વિચારણાઓ મહેસુલ મોડલ સાથે આવે છે હવે આપણે સેવા આધારિત વ્યવસાયિક મોડલ સમજવાનો પ્રયત્ન કરીએ સેવાલક્ષી વ્યવસાયિક મોડલ બધી સેવાઓ વિશેની છે સેવા આધારિત વ્યવસાયિક મોડલમાં પ્રાથમિક ઉપયોગો ડેટા એકત્રિત કરવા ડેટાનું વિષ્લેષ્ણ કરવું ડેટાનું એકત્રીકરણ કરવું વગેરે ખૂબ જ અગત્યની સેવાઓ આપવામાં આવે છે ઉદાહરણ તરીકે તબીબી વાતાવરણ તબીબી વાતાવરણ હું તમને સેવા આધારિત વ્યવસાયિક મોડેલ નું ઉદાહરણ આપીશ તેથી આઈઆઈટી ખડકપુર ની અમારી સ્વાન લેબમાં અમે અંબુસેન્સ સિસ્ટમ વિકસાવી છે આ મૂળભૂત રીતે એંબૂલેટરી હેલ્થ કેર માટેની આઇઑટી આધારિત સિસ્ટમ છે તેથી એમ્બ્યુલન્સમાં દર્દીઓની આરોગ્ય સ્થિતિ પર નજર રાખી શકાય છે તેથી આવશ્યકપણે આ પ્રકારના મોડલ માં આપણે વિવિધ પ્રકારના હોદ્દેદારો જેવા કે ડૉક્ટરો દર્દી પોતે તેમના નજીક અને પ્રિય લોકો તથા પેરામેડીકલ લોકોનો ડેટા વિશે વાત કરી રહ્યા છીએ આ બધા અંબુસેન્સ સિસ્ટમ વિવિધ પ્રકારના વપરાશકર્તાઓ માટે છે અને ત્યાં વિશાળ ડેટા પેદા થાય છે આ ડેટા સિસ્ટમમાં જુદા જુદા સ્તરે એકઠા કરવામાં આવે છે અને તેઓ આ ડેટાનો વિશ્લેષણ કરે છે અને ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે વિશ્લેષિત થયેલા ડેટા ફરીથી જુદા જુદા હોદ્દેદારોને ઓફર કરવામાં આવે છે જેનો મેં હમણાં ઉલ્લેખ કર્યો છે એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓના ડેટા એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ કરી વિવિધ પ્રકારનાં ચિત્રો તેઓ મેળવી શકે છે તેથી સામાન્ય રીતે પરંતુ જરૂરી નથી આ પ્રકારનો વ્યવસાયિક મોડલ જે માસ માર્કેટ પ્રકારની પરિસ્થિતિમાં અપનાવવામાં આવે છે જ્યાં આ માસ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેટફોર્મ દ્વારા ક્લાઉડ આધારિત સર્વિસનો ઉપયોગ કરી ઉપલબ્ધ કરાવી શકાય છે તેથી એમ્બુસેંસ માં પણ આપણે ગ્રાહકોની સેવાઓ માટે ક્લાઉડઆધારીત સેવા પર પાછા ફરીએ છીએ ગ્રાહકનો અર્થ આપણે એવા દર્દીઓ વિશે વાત કરી રહ્યા છીએ જે એમ્બ્યુલન્સમાં સવાર હોય છે જે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જતા હોય છે તેથી ગ્રાહકોને સ્વ સેવા ઇંટરફેસ સ્વચાલિત સેવાઓ પ્રદાન કરવામાં આવે છે અને જેમ હું તમને કહી રહ્યો હતો કે લક્ષ્ય ગ્રાહકો મૂળ રૂપે સામૂહિક બજારો છે પરંતુ તે જરૂરી નથી તેથી ભાગીદાર નેટવર્ક ખુબ જ મહત્વપૂર્ણ છે તેથી સમુદાય કે તે ત્યાં છે તેથી સમુદાયના ઇનફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડનારાઓ પ્લેટફોર્મ વિકાસકર્તાઓજુદા જુદા હોય છે ભાગીદાર નેટવર્કમાં વિવિધ પાસાઓથી વિવિધ લોકો જોડાયેલા હોય છે અને માંગ આધારિત વિતરણ ચેનલો અથવા વિવિધ પ્લેટફોર્મ કે જે વપરાય છે તે પણ સેવા આધારિત વ્યવસાયિક મોડેલ માં મહત્વપૂર્ણ બાબતો છે મૂલ્ય ની ગોઠવણી ના સંદર્ભ માં જાળવણી અને પ્લેટફોર્મ નો વધુ વિકાસ આ પ્રકાર ના વ્યવસાયિક મોડેલ માં ઘણો નિર્ણાયક ભાગ ભજવે છે ઇનફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ એપ્લિકેશનો તેમની જાળવણી અને ફક્ત જાળવણી જ નહીં પરંતુ તેમના માટે નો વિકાસ આ સેવા આધારિત વ્યવસાયિક મોડેલમાં ખુબ જ મહત્વપૂર્ણ છે અને સંબધો તેથી સ્વસેવા ઇન્ટરફેસસવ્સંચાલિત સેવાઓ વગેરે વિવિધ ગ્રાહકો ને ઓફર થાય છે તેથી આપની પાસે નો ધંધો કે જે તેમને ઓફર થાય છે અને આપની પાસે અંતિમ વપરાશકર્તાઓ છે તેથી અંતિમ વપરાશકર્તાની સાથે સાથે વ્યવસાયો વિવિધ ઇન્ટરફેસો સ્વ સેવા ઇન્ટરફેસો સ્વચાલિત સર્વિસિંગ ઇન્ટરફેસ વગેરે જે ઓફર કરવામાં આવે છે તે આ પ્રકારના વ્યવસાયિક મોડેલમાં ખૂબ જ નિર્ણાયક સુવિધાઓ છે મૂલ્ય દરખાસ્તની દ્રષ્ટિએ ડેટાનો ઉપયોગ ડેટાનું વિશ્લેષણ ડેટાનું એકત્રીકરણ આ મહત્વપૂર્ણ છે અને પ્લેટફોર્મ જેવી મૂળ ક્ષમતા ડેટા કે જે પોતે પેદા થાય છે પદ્ધતિઓ કે જે જનરેટ થયેલ ડેટાના વિશ્લેષણ માટે વપરાય છે તેથી આ પ્રકારના વ્યવસાયિક મોડેલમાં આ તમામ મુખ્ય પાયાના મહત્વપૂર્ણ પાસાઓ છે ખર્ચ માળખું પ્રારંભિક સ્થાપના ખર્ચ નિયત ખર્ચ વિરુદ્ધ ચલ આ મહત્વપૂર્ણ બાબતો છે આવક મોડેલ ડેટા એકત્રિત કરવા અને એકત્રિત કરવામાં આવેલા ડેટામાંથી સીધા અથવા આડકતરી રીતે મુદ્રાંકિત કરવામાં આવેલા ડેટાનું મુદ્રીકરણ તે આ પ્રકારના વ્યવસાયના મોડેલમાં આ મહત્વપૂર્ણ પાસાઓ છે તેથી આગામી એક પ્રક્રિયા લક્ષી વ્યવસાય મોડેલ છે તેથી અહીં આપણે પ્રક્રિયાઓ આ વિવિધ પ્રક્રિયાઓના ઑપ્ટિમાઇઝેશન જે ઉપલબ્ધ છે તે મશીનરીના જુદા જુદા ડાઉન ટાઇમ્સને ઘટાડવા વિશે ની વાત કરી રહ્યા છીએ અને આ મશીનરીને જુદા જુદા ગ્રાહકોને વધતા સમયગાળા માટે ઉપલબ્ધ બનાવવી આ પ્રક્રિયાલક્ષી વ્યવસાય મોડેલ પાછળનો આ સંપૂર્ણ વિચાર છે તેથી ઘટાડેલો સમય મશીનરીની ઉપલબ્ધતામાં વધારો આ પ્રક્રિયા ઑપ્ટિમાઇઝેશન માફ કરશો પ્રક્રિયા લક્ષી વ્યવસાયિક મોડેલ ની મહત્વપૂર્ણ બાબતો છે તેથી આને ઑપ્ટિમાઇઝ કરવું પડશે એનો અર્થ એ કે તમે આ મશીનરીની ઉપલબ્ધતા માત્ર એક ગ્રાહક જ નહીં પણ ઘણાં જુદા જુદા ગ્રાહકો માટે વધારીને આ મશીનરીઓ તેમાંના ઘણાને ઉપલબ્ધ કરાવી શકો છો તેથી પ્રક્રિયાઓ કંપનીમાં અને વિવિધ કંપનીની સીમાઓમાં ઑપ્ટિમાઇઝ કરવાની રહેશે તેથી અગાઉ હું તમને આ ચોક્કસ વસ્તુ વિશે એક અલગ સંદર્ભમાં પણ કહી રહ્યો હતો તેથી આઈઓટી વિશ્વમાં શું મહત્વનું છે આઇઓટી વર્લ્ડ ખાસ કરીને આપણે કોઈ એક કંપની વિશે વાત કરી રહ્યા નથી પરંતુ આપણે વિવિધ પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં આ વિવિધ કંપનીઓ આ વિવિધ કંપનીઓ વચ્ચેની સરહદો દૂર કરવામાં આવશે અને આ કંપનીઓ તેમના સંસાધનો અને ત્યાંની પ્રક્રિયાઓનેકે જે આ વિવિધ સંસાધનોના ઉપયોગમાં આવે છેતેને ઑપ્ટિમાઇઝ કરવા માટે હાથ મિલાવશે તેથી આ વિવિધ પ્રક્રિયાઓનું ઑપ્ટિમાઇઝેશન સેવા લક્ષી વ્યવસાયીક મોડેલ દ્વારા વિશ્લેષણ કરવામાં આવતા ડેટાનું ઑપ્ટિમાઇઝેશન જે વિશે આપણે પહેલા વાત કરી હતી અને આ પ્રક્રિયાલક્ષી વ્યવસાયિક મોડેલ ના વિતરણ પ્રકારો દૂર કરવા ના પરિણામે ડાઉનટાઇમ ઘટયો છે તેથી મૂલ્યની ગોઠવણીની દ્રષ્ટિએ આપણે માસ્ટર જટિલ ઉત્પાદન પ્રક્રિયાઓ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અમે એક જટિલ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ બરાબર આપણે જટિલ ઉત્પાદન પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં ફક્ત એક પ્રકારનો વ્યવસાય જ સામેલ કરવામાં આવશે નહીં પરંતુ બહુવિધ વ્યવસાયો પણ તેમાં શામેલ હોઈ શકે છે તેથી આ જટિલતાને નિપુણ બનાવવું ખૂબ મહત્વપૂર્ણ છે અને વિવિધ પ્રકારના ઉત્પાદનો અને તકનીકીઓ સાથે વ્યવહાર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યાં છીએ આ પ્રક્રિયા લક્ષી વ્યવસાય મોડેલમાં આ ખૂબ મહત્વનું છે મુખ્ય યોગ્યતાની દ્રષ્ટિએ પ્લેટફોર્મ ખૂબ મહત્વપૂર્ણ છે જનરેટ થયેલ ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વ્યવસાય મોડેલ પ્રક્રિયા લક્ષી વ્યવસાય મોડેલમાં આનો ખૂબ કાળજીપૂર્વક વ્યવહાર કરવો પડશે મૂલ્ય દરખાસ્ત એ છે કે આ પ્રકારના વ્યવસાયિક મોડેલ નો ડાઉનટાઇમ ઘટાડવાનું કારણ બને છે મશીનરી ઉપલબ્ધતામાં વધારો કરે છે તેથી આ પ્રક્રિયા લક્ષી વ્યવસાય મોડેલની તે વિકલ્પની કેટલીક મહત્વપૂર્ણ આકર્ષક સુવિધાઓ છે અને હવે પછીનું આ લક્ષ્ય ગ્રાહકો છે કે જે આ પ્રકારના વ્યવસાયિક મોડેલનો ઉપયોગ મૂળભૂત રીતે પ્રક્રિયા લક્ષી વ્યવસાય મોડેલમશીનો અને પ્લાન્ટ એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે કરે છે આ પ્રકારના વ્યવસાય મોડેલના લક્ષયાંક ગ્રાહકો છે ખર્ચના બંધારણની દ્રષ્ટિએ આ પ્રકારની વ્યવસાયિક મોડેલનો ઉપયોગ અથવા અપનાવતા પહેલાં પ્રારંભિક સ્થાપનાની કેટલીક કિંમત ખૂબ મહતવ્પર્ણ છે અને મહેસૂલ મોડેલ ઉદાહરણ તરીકે આ પ્રકારના વ્યવસાયિક મોડેલને અપનાવવામાં વધુ લાયસન્સ ખર્ચ વધુ ભાવો શક્ય હોઈ શકે તે મહત્વપૂર્ણ છે તેથી જ્યારે આવક ના નમૂના વિષે વિચારણા કરવામાં આવે ત્યારે લાઇસન્સ ખર્ચ ઊંચા ભાવો ની શક્યતાઓ ઊંચા ભાવો નું અસ્તિત્વ પણ મહાતવપૂર્ણ બાબતો છે તેથી આપણે ક્લાઉડ આધારિત વ્યાપાર મોડેલ સેવાલક્ષી વ્યવસાય મોડેલપ્રક્રિયાલક્ષી વ્યવસાય મોડેલ વિશે વાત કરી તેથી તેથી આપણે આ ત્રણેય વિષે વ્યક્તિગત રૂપે વાત કરી છે પરંતુ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણી પાસે આ આંતર લિંકિંગ વિવિધ વ્યવસાયિક મોડેલો છે તેથી આ વ્યવસાયિક મોડલ્સ વચ્ચે આંતર અવલંબન છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો તેઓ એકાંતમાં કામ કરતા નથી તે બધા એકબીજા પર આધારિત છે ખરું તેથી આ એવી કંઈક વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે આપણે આઈઆઈઑટી વિશે વાત કરીશું ત્યારે યોગ્ય વ્યવસાયિક મોડેલ પસંદ કરીશું તેથી ક્લાઉડ આધારિત વ્યવસાયિક મોડલ નો હેતુ એક માળખાકીય સુવિધા પૂરી પાડવાનો છે સેવા લક્ષી વ્યવસાય મોડલનું સંચાલન કરતી કંપનીઓ ક્લાઉડ આધારિત વ્યવસાય મોડેલ્સના કર્મચારી દ્વારા ડેટા અને માહિતી એકત્રિત કરે છે અને આ વિશ્લેષણ ડેટા તૈયાર કરવામાં આવે છે અને તેઓ પ્રક્રિયા લક્ષી વ્યવસાયીક મોડેલ ને પ્રક્રિયા ના પ્રવાહને ઑપ્ટિમાઇઝ કરવા કંપનીઓને મદદ કરે છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે આમાંથી કોઈ પણ વ્યવસાયિક મોડેલ વિશે વાત કરી રહ્યા નથી પરંતુ વાસ્તવિક પ્રકારની આઈઆઈઑટી સેટિંગમાં આ વ્યવસાયિક મોડેલો એકબીજા સાથે જોડાયેલા છે તેથી તેઓ એકબીજા પર નિર્ભર છે અને તેનો ઉપયોગ કરી શકાય છે વ્યવસાયિક મોડેલોની પસંદગીએ કરતી વખતે આ આંતર અવલંબનને પણ ધ્યાનમાં લેવું જોઈએ તેથી પડકારોની દ્રષ્ટિએ સુરક્ષા અને ડેટાની ગોપનીયતા પડકારો છે દેખીતી રીતે તેથી મારે આ વિશે વિસ્તૃત કરવાની જરૂર નથી અને ત્યાં આખા સાયબર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવાની જરૂર છે આ આઈઆઈઑટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આઈઆઈઑટી સિસ્ટમો સામાન્ય રીતે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ હોય છે સામાન્ય રીતે પરંતુ જરૂરી નથી કે આ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ હોય તેથી આ માળખાગત માળખાની શારીરિક સુરક્ષા અને સંકળાયેલ માળખાગત સુવિધાઓ ખૂબ મહત્વપૂર્ણ છે અન્ય પડકારોની દ્રષ્ટિએ આંતરવ્યવહારિકતાનો અભાવ મહત્વપૂર્ણ છે વધેલી જટિલતા એકદમ સ્પષ્ટ છે મશીનો અને વિવિધ ઉત્પાદકોની અન્ય ભૌતિક સિસ્ટમો વચ્ચે સીમલેસ ડેટા શેરિંગની વધતી કિંમતની જરૂરિયાત કારણ કે જુદા જુદા ઉત્પાદકો જુદા જુદા વિક્રેતાઓ જુદા જુદા મશીનો પ્રદાન કરે છે જે એકલતામાં વિકસિત કરવામાં આવ્યા હોય છે તેથી ત્યાં ખૂબ મહત્વનું છે તે સુનિશ્ચિત કરવું કે જ્યારે તમે આ તમામ મશીનરીને એકીકૃત કરી રહ્યાં હોવ ત્યારે ત્યાં આ ડેટાનું એકીકૃત સંકલન હશે અને તેઓ આ વિવિધ મશીનો અને જુદા જુદા અન્ય સાધનો જે ત્યાં સાયબર ફિઝિકલ સિસ્ટમ ની અંદર છે તેમની વચ્ચે શેર કરવામાં આવશે અને તેઓ વિવિધ વિક્રેતાઓ દ્વારા વિકસાવવામાં આવ્યા છે અન્ય પડકારોમાં નવી તકનીકીઓ અપરિપક્વ અથવા નિરંકુશ તકનીકીઓ ડેટા શાસનનો અભાવ ડિજિટલ પ્રતિભાની અછત પર અનિશ્ચિતતાનો સંદર્ભ શામેલ છે તેથી યોગ્ય વ્યવસાયિક મોડેલ અપનાવતા પહેલાં વિવિધ અન્ય પડકારો કે જે વ્યવસાય દ્વારા ધ્યાનમાં લેવા પડશે તેથી આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે વ્યવસાયિક મોડલોની દ્રષ્ટિએ કેટલીક લાક્ષણિકતાઓ આઇઆઇઓટીના વ્યવસાયિક પાસાંઓમાંથી પસાર થયા છીએ જ્યારે કોઈક ઉદ્યોગમાં કંપનીમાં આઈઆઈઑટી અપનાવી રહ્યું હોય છે તો પછી ત્યારે વ્યવસાયના સંદર્ભમાં કેટલાક પાસાઓ ધ્યાનમાં લેવા પડશે તેથી તે પાસાઓ જેનો આપણે કેટલાક જુદા જુદા પાસાઓમાંથી પસાર કર્યો છે મારો મતલબ કે આ ફક્ત એકલા જ નથી પરંતુ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ જેમાંથી આપણે પસાર થયા છીએ તેથી આપણે આઈ આઈ ઑ ટી વ્યવસાયિક મોડલોના વિવિધ પાસાં ફાયદા સુવિધાઓ વિવિધ પડકારો અને તેથી વધુને સમજ્યા છીએ તેથી આ સાથે અગાઉના વ્યાખ્યાનમાં તેમજ આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે વ્યવસાયના વિવિધ પાસાઓ જુદા જુદા વ્યવસાયિક મોડેલોના લક્ષણોના વિવિધ પાસાઓમાંથી પસાર થયા છીએ જેનો ઉપયોગ અનુક્રમે આઇઓટી અને આઇઆઇઓટી માટે થઈ શકે છે અને આગમનના ફાયદા અને વિવિધ પડકારો જે આ તકનીકીઓ આઈઆઈઑટી અને આઈઑટી સામાન્ય રીતે આ તકનીકોને ચોક્કસ ઉદ્યોગમાં અપનાવવામાં આવી રહ્યા છે તેથી આપણી પાસે આ કેટલાક સંદર્ભો છે જેમાંથી કોઈ પણ પસાર થઈ શકે છે વધુ વિગતવાર સમજવા માટે પરંતુ મેં અગાઉ કહ્યું છે કે આઇઆઓટી વિશે સર્વગ્રાહી સમજણનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ સાથે આ સમજ વ્યવસાયિક પાસાઓ વિશે પૂરતી હોવી જોઈએ તકનીકીતાઓ અન્ય વ્યાખ્યાનોમાં આવરી લેવામાં આવી છે પરંતુ આ વ્યવસાયિક પાસાં પણ એવી બાબત છે કે જેને ઉદ્યોગમાં તકનીકી લોકો અવગણી શકે નહીં તેથી આ વ્યવસાયિક પાસાઓ વિશે થોડી મૂળભૂત સમજ હોવી જોઈએ અને આ તે છે જે અમે તમને આ પ્રકારની સમજણ સાથે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેથી જો કોઈ વ્યક્તિ વધુ વિગતવાર આગળ વધવા માંગતો હોય તો આ સંદર્ભો છે અને આ સાથે આપણે આઈઆઈઓટી માટેના વ્યવસાયિક મોડેલો વિશેની સમજણનો અંત લાવ્યા